બધાને નમસ્કાર અમારા NPTEL ના એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના ઓનલાઈન પ્રમાણિત અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 અને લેકચર ક્રમાંક 19 માં છીએ અને આપણે કોનીક સેકસન્સ આવરી રહ્યા છીએ તે કોનીક સેકસન્સમાં છેલ્લા વર્ગમાં આપણે સાયક્લોઈડ વક્ર પાસે રોકાયા હતા આજના વર્ગમાં આપણે ઇન્વોલ્યુટ અને સ્પાઇરલ્સ વિશે જોઈશું તો પહેલો સવાલ એ છે કે આપણે કઈ જગ્યાએ સ્પાઇરલ જોઈએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે કોઈ ગિયર ની યંત્રરચના લઈએ તો જેમ કે ઘડિયાળ કે જેમાં સુમેળ ગતિ હોય છે આપણી પાસે સ્પ્રિંગ છે સ્પ્રિંગ એ સ્પાઇરલ આકારમાં વીંટાળેલી હોય છે અને ઘણી બધી બીજી યંત્રરચના કે જે ટોર્ક ને પુનસ્થાપિત કરતી હોય ઉદાહરણ તરીકે દરવાજાનો ડેમ્પર પણ એક પ્રકારની સ્પ્રિંગ ધરાવે છે કે જે સ્પાઇરલ રીતે વીંટાળેલાયેલી હોય છે અને બળ લગાડવાથી તે ખેંચાય છે અને જ્યારે તે બંધ થવા માંગે છે અથવા કદાચ ટોર્કને પુનસ્થાપિત કરવા માંગે છે ત્યારે તે તેની મૂળ સ્થિતિમાં આવે છે તો સ્પાઇરલ સ્પ્રિંગના સંદર્ભમાં આપણે યંત્ર ના ભાગો પાસે આવ્યા તો પહેલો સવાલ એ છે કે આવા પ્રકારના સ્પાઇરલ્સને કાગળ પર કઈ રીતે રચી શકાય છે ઉદાહરણ તરીકે ચાલો આપણે એક સમસ્યા લઈએ 120 mm લાંબી લિન્ક OA સમાન કોણીય વેગ થી O ની ફરતે ફરે છે તો તે યંત્રની રચના પ્રકારની સમસ્યા છે કે જેમાં એક લિન્ક છે જે આ સ્પાઇરલ સાથે જોડાયેલી છે મુદ્દાઓમાંનો એક મુદ્દો એ છે કે તે અચળ કોણીય વેગથી ફરે છે બિંદુ P એ શરૂઆતમાં O પાસે છે અને OA ની સાથે સમાન દર સાથે ખસે છે અને A પાસે પહોંચે છે લિન્કના એક પરિભ્રમણ દરમ્યાન તે જે આકાર બનાવે છે તે સ્પાઇરલ છે આ પ્રકારની માહિતી સાથે ચાલો આપણે બિંદુ P માટે સ્પાઇરલ રચીએ કે જ્યારે બિંદુ P એ સમાન કોણીય વેગથી ખસી રહ્યો હોય અને કોઈ એક ચોક્કસ દિશામાં પણ ખસતો હોય ઉદાહરણ તરીકે ચાલો આપણે બિંદુ P ઉપાડીએ શરૂઆતમાં આ બિંદુ P એ કેન્દ્ર પાસે હશે જેમ તે અચળ કોણીય વેગ સાથે ખસે છે અને રેડિયલી બહાર આવે છે તો પછી તે એક સ્પાઇરલ જેવો આકાર અનુસરે છે બીજી રીતે બિંદુ એ અહીંયા છે તે સમાન કોણીય વેગ સાથે જાય છે જે રીતે તે અંદર જાય છે ત્રિજ્યા સતત ઘટે છે છેલ્લે તે O પાસે પહોંચે છે આ પ્રકારના આકારો વક્ર હોય છે જેને આપણે સ્પાઇરલ બોલાવીએ છીએ આ પ્રકારના સ્પાઇરલ્સ કઈ રીતે રચી શકાય તો ચાલો આપણે આકૃતિ તરફ જોઈએ સ્પાઇરલ રચવા માટેના સ્ટેપ્સ માં O કેન્દ્ર તરીકે અને OA ત્રિજ્યા તરીકેનો સમાવેશ થાય છે સૌપ્રથમ આપણે એક વર્તુળ દોરવું પડશે તો બિંદુ O ને સ્થિત કરો બીજું બિંદુ A અને O થી A એ 120 mm મિકેનિકલ ભાગ છે અને OA ત્રિજ્યા તરીકે લઈને એક વર્તુળ રચો ત્યારબાદ વર્તુળને 8 સમાન ભાગોમાં વહેંચો પહેલું બીજું અને તે રીતે આઠ સુધી કોઈ તેને AA1A2 અને તે રીતે A7 એમ નામ આપી શકે છે વર્તુળ પર સૌપ્રથમ તેને નોંધી લો આપણે વર્તુળને 8 સમાન ભાગોમાં વહેંચી લીધું છે ત્યારબાદ ટ્રેસિંગ બિંદુના માર્ગને વહેંચો ત્યાં બિંદુ P છે કે જે તે સ્પાઇરલ પર અથવા વર્તુળાકાર દિશામાં એ રીતે ખસે છે કે જેથી OA 8 સમાન ભાગોમાં વહેંચાય છે તો આ A બિંદુ એ કદાચ અંદરની બાજુએ ખસે છે અથવા કદાચ O બિંદુ બહારની બાજુએ આવે છે જે પણ કંઇ હોય એક પરિભ્રમણના અંતે આ પૂરો સ્પાઇરલ 360° આવરી લે છે અને બિંદુ A પાસે પહોંચે છે તે O પાસે શરૂ થાય છે કોણીય વેગની દિશામાં રેડિયલી બહાર આવે છે અને છેલ્લે તે A પાસે આવે છે તે કિસ્સામાં આપણે તે અંતર તે રેડિયલ અંતરને વહેંચીશું આ બિંદુ આ લોકસ બિંદુ કે જે આ બિંદુ A સુધી ખસે છે તેને 8 સમાન બિંદુઓમાં 1234 અને તે રીતે વહેંચીશું તેને જુદાજુદા બિંદુઓના નામ આપો હવે કેન્દ્ર તરીકે O અને ત્રિજ્યા તરીકે O1 સાથે આ કેન્દ્ર O છે અને આ ત્રિજ્યા છે O થી આ બિંદુ P1 સુધી એક ચાપ દોરો આ બિંદુ કોણીય વેગ સાથે ખસે છે અને રેડિયલ દિશામાં પણ ખસે છે તો O થી 2 સુધી એક વધુ વક્ર બિંદુ P2 મેળવવા માટે દોરો કે જે આ A2 લીટીને છેદે છે O થી 3 સુધી એક ચાપ એવી રીતે દોરો કે જેથી તે અહીંયા A3 લીટીને છેદે 3 માંથી ત્યાં છેદવા જશે તે જ રીતે 4 થી એક ચાપ દોરો કે જે A4 લીટીને છેદે તે રીતે P1P2P3P4P5P6P7 અને P8 બિંદુઓ મેળવો એકવાર આ બિંદુઓ નોંધી લેવામાં આવે ત્યારબાદ આ બિંદુઓમાંથી પસાર થતો હોય તેવો સરળ વક્ર દોરો તે રીતે આપણે એક સ્પાઇરલ રચવાની સ્થિતિમાં આવીશું તો ચાલો આપણે તે આલેખ કાગળ પર કરીએ માપપટ્ટીનો ઉપયોગ કરો OA 120 mm હશે તો આલેખ કાગળ પર સ્થિત કરવા માટે આપણે એક વર્તુળ દોરવું પડશે તે આ કાગળ પર ખૂબ જ મોટું વર્તુળ થશે તે છેલ્લે સુધી ઉપરની તરફ જશે તો ચાલો મને તે વર્તુળ સૌપ્રથમ દોરવા દો આ મોટું વર્તુળ છે કે જે આપણે દોર્યું હવે તેને 8 સમાન ભાગોમાં વહેંચો તો ચાલો આપણે લીટીઓને જોડીએ કે જે ઉપર સુધી જાય છે પછી આપણે આ ખૂણાઓને 2 સમાન ભાગોમાં દ્વિભાજીશું તો જો આ રીતે હોય તો એક ચાપ બનાવો અથવા આપણે 45 લીટી પણ બનાવી શકીએ હવે માપપટ્ટીનો ઉપયોગ કરીને આ લીટીઓને જોડો તો 8 સમાન ભાગો હવે 120 mm ની લીટીને આપણે 8 સમાન ભાગોમાં વહેંચવા જઈ રહ્યા છીએ તો 1208 બરાબર આપણી પાસે 15 mm છે તેને સ્થિત કરો 1530456090105 અને 120 આ રીતે આપણે આ બિંદુઓને સ્થિત કરી શકીએ હવે આ બિંદુઓને O તરીકે અને આ બિંદુને A તરીકે નામ આપો હવે આ વિભાગોની માહિતી લખો A1A2A3A4567 એકવાર તે થઈ જાય છે ત્યારબાદ શરૂઆતથી ચાપો બનાવો ચાલો આપણે આને નામ આપીએ 1234567 અને આઠમું અંતર માપો ચાપ બનાવો તે બિંદુને P1 તરીકે સ્થિત કરો તે જ રીતે A2 થી ચાપ બનાવો બિંદુને P2 નામ આપો 3 થી ચાપ બનાવો કે જે P3 થશે O ને કેન્દ્ર તરીકે લઈને 4 ને ત્રિજ્યા તરીકે લઈને O થી 4 એક ચાપ બનાવો અને અહીંયા તેને P4 નામ આપો તે જ રીતે પાંચમું બિંદુથી અહીંયા ચાપ બનાવો P6 એ A6 પર અહીંયા જશે P7 એ A7 પર ત્યાં જશે એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આ બિંદુઓને ચિહ્નિત કરો P5P6P7 અને P8 એ હંમેશા A પાસે હશે હવે આ બિંદુઓને O થી શરૂ કરીને છેલ્લે સુધી જોડો તો જો આપણી પાસે વધારે વિભાજનો હોય તો તે સારસ રીતે આવે છે 125 થી 678 કોઈ આને મુક્ત હાથથી આકૃતિ દોરવાની સ્થિતિમાં આવશે જો આપણી પાસે વધારે વિભાજનો હોય તો વક્ર દોરવા માટે ખૂબ જ સરળ બનશે આને આપણે સ્પાઇરલ બોલાવીએ છીએ ચાલો આપણે ફરીથી પહેલું સ્ટેપ ચાલુ કરીએ સૌપ્રથમ ત્રિજ્યા OA નો ઉપયોગ કરીને આપણે એક વર્તુળ તે રીતે રચવું પડશે કે જેથી આ વર્તુળને 8 સમાન ભાગો 16 સામન ભાગો 24 સમાન ભાગોમાં અને તે રીતે કેવા પ્રકારની સ્મૂથનેસ આપણે જોઈએ છીએ તેના આધારે વહેંચી શકાય એકવાર તે O થી A થઈ જાય છે ત્યારબાદ આપણે જે વર્તુળ દોર્યું છે તેને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચીશું પછી O થી 1 એક ત્રિજ્યા રચો ત્યાં એક કાપ મૂકો O થી 2 લઈને A2 લીટી પર કાપ મૂકો O થી 3 4 અને તે રીતે લીટીને સંબધિત ચાપ મૂકો કે જેથી લીટી પર છેદ બિંદુઓ મળે તેને આપણે P1P2P3 અને તે રીતે P8 નામ આપો આ બિંદુઓને જોડતા આપણે સ્પાઇરલ મેળવવા માટેની સ્થિતિમાં આવીશું આગળનો સવાલ એ છે કે આપણે આ સ્પાઇરલને સ્પર્શક લંબ કઈ રીતે દોરીશું ઉદાહરણ તરીકે જો આપણે અહીંયા કોઈ બિંદુ P3 અને P4 વચ્ચે લઈએ ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક બિંદુ લેવા માંગીએ છીએ કે જ્યાં આપણે એક લંબ લીટી અને સ્પર્શક લીટી જોઈએ છે તો ચાલો આપણે તેની રચના જોઈએ સૌપ્રથમ વક્ર પર બિંદુ P સ્થિત કરો તે કદાચ O થી P 55 mm જેવું થશે કંપાસ નો ઉપયોગ કરીને આપણે 55 mm ચાપ બનાવી શકીએ છીએ કે જે સ્પાઈલને છેદશે તેને બિંદુ P નામ આપો પછી O થી P6 અંતર માપો સ્પાઇરલ માટે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે તે સમાન સમયના અંતરાલે સમાન અંતરે ખસે છે સતત ત્રિજ્યા વધતા અથવા ઘટતા પ્રમાણથી બદલાય છે તો જો બિંદુ P6 થી P8 એ 90 ખૂણો આવરે છે તો પછી P6 થી P7 પ્રમાણસર ખૂણો છે આપણે કંઈક P6 થી P7 જેવુ મેળવીશું અને તે pi4 લંબાઈ લે છે તેવી વ્યૂહરચનાનો ઉપયોગ કરીને આપણે O થી P6 રચવા જઈશું આપણે અંતર માપીશું આપણે પહેલેથી જ O થી A જાણીએ છીએ આપણે OA અને OP6 ની બાદબાકી કરીશું O થી A O થી P6 ના છેદમાં pi2 ખૂણો તો O થી A O થી P6 અંતર એ 90° આવરે છે pi2 ખૂણો આપણને વક્ર C માટે અચળાંક આપે છે આ સ્પાઇરલ માટે વક્ર C નો અચળાંક OA OP6 ના છેદમાં pi2 ખૂણો છે આ સમાન રહેશે C એ OA OP5 ના છેદમાં 90 pi4 હોય શકે છે આ વધારાનો ખૂણો છે તો pi2 pi4 ખૂણો આટલા ખૂણાને આવરવા માટે OA OP5 ના પદમાં અંતર તે આવરશે અને આ ગુણોત્તર હંમેશા કોઈ ચોક્કસ સ્પાઇરલ કે જે આપણે દોર્યો છે તેના માટે સમાન રહેશે તો સૌપ્રથમ તે ગુણોત્તર C તે વક્ર માટે ગણો કે જે 19 mm આપણાં કિસ્સામાં આવે છે હવે કેન્દ્ર O થી P સુધી એક લીટી જોડો અને OP ને એક લંબ લીટી તે રીતે દોરો કે જેથી આપણે આ અંતર 19 mm માપી શકીએ તો OP અને ON એકબીજાને લંબ છે પરંતુ તે 19 mm અંતરે છે એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે બિંદુ N ને સ્થિત કરવાની સ્થિતિમાં આવીશું હવે બિંદુ P અને બિંદુ N જોડો આ બિંદુ P પાસે સ્પાઇરલનો લંબ થશે વર્તુળ માટે લંબ એ હંમેશા રેડિયલ દિશામાં હોય છે પરંતુ આ સ્પાઇરલ માટે કે જે સતત લીટીને ખસેડે છે કે જે P માંથી પસાર થાય છે અને N લંબ હશે એકવાર આપણે આ PN લંબ ઓળખી લઈએ આપણે સ્પર્શક બનાવવાની સ્થિતિમાં આવીશું કે જે 90° એ છે તો ચાલો આપણે તે કાગળ પર કરીએ કાગળ પર આપણે પહેલેથી જ સ્પાઇરલ દોરી લીધેલો છે તો ચાલો 19 mm અંતર આ કાગળ પર માપીએ તો 0 એ આ છે અને 19 ત્યાં કાગળ પર છે તો ચાલો આપણે ડ્રોઈંગ કાગળ પર જોઈએ આ 19 mm હશે તો O થી વક્ર પર ચાલો આપણે લખીએ C એ વક્ર માટે 19 mm છે અને ઇચ્છેલું બિંદુ P કે જ્યાં આપણે લંબ અને સ્પર્શક દોરવા ઇચ્છીએ છીએ તે 55 mm પાસે છે તો સૌપ્રથમ 19 mm અને 55 mm બંનેને સ્થિત કરો તો 55 mm એ આ છે તો આ અંતર માપો O થી ત્યાં કંઈક ચાપ બનાવો તો આ બિંદુને P બોલાવો તો આ એક નાનું એ P છે હવે O અને P ને જોડો તો આ તે વર્તુળને લંબ છે 90° લીટી તે વક્ર પર સ્થિત કરો તે અહીંયા આવશે O ને તે લીટી સાથે જોડો તે C પર વક્રનો અચળાંક 19 mm છે તો અહીંયા કંઈક 19 mm ની ચાપ બનાવો તો અ બિંદુને N બોલાવો એકવાર N જાણીતો છે ત્યારબાદ બિંદુ P અને બિંદુ N ને જોડો તે સળંગ લીટી હોવી જોઈએ પરંતુ માત્ર દેખાય તે હેતુ માટે હું તેને ટપકાવાળી લીટીથી બતાવી રહ્યો છું તો બિંદુ P માંથી પસાર થતો હોય તેવો અ લંબ છે તેનાથી 90° પર આપણે સ્પર્શક રચવાની સ્થિતિમાં આવીશું અ બંને લીટીઓને જોડો T સ્પર્શક સામાન્ય રીતે ડ્રોઈંગ કાગળ પર આપણે પૂરા નામ તરીકે લંબ અને સ્પર્શક બતાવતા નથી આપણે માત્ર TT સ્પર્શક માટે અને NN લંબ માટે પ્રતિક તરીકે બતાવીએ છીએ અ સ્પાઇરલ રચાય જાય ત્યારબાદ આપણે ઇન્વોલ્યુટ રચવા તરફ ખસીએ તો ઇન્વોલ્યુટ આપણે ત્યારે મેળવીએ છીએ કે જ્યારે આપણે એક દોરડાને અથવા દોરીને નળાકાર ની ફરતે વીંટાળીએ છીએ ઉદાહરણ તરીકે અ યંત્ર દરમ્યાન જો આપણે એક દોરડું અથવા દોરીને વીંટાળવા માંગતા હોઈએ તો છેલ્લા બિંદુનું લોકસ જે રીતે ખસે છે તે ઇન્વોલ્યુટ તરીકે રચાય છે તો ચાલો આપણે આવું ઇન્વોલ્યુટ રચીએ તો અહીંયા એક ઉદાહરણ છે ચોક્કસ ત્રિજ્યાનું નળાકાર કે જેના ફરતે આ દોરડા અથવા દોરી વીંટળાય છે તેને લાલ રંગથી દર્શાવેલું છે ઉદાહરણ તરીકે ચાલો આપણે 40 mm વ્યાસવાળા વર્તુળનું ઇન્વોલ્યુટ દોરી તો વર્તુળનો વ્યાસ એ 40 mm છે આપણે 20 mm ત્રિજ્યા રચવા જઈશું તો ચાલો આપણે ડ્રોઈંગ કાગળ પર બિંદુ O સ્થિત કરીએ અને ત્રિજ્યા તરીકે 20 mm લઈએ તો અંતિમ બિંદુ આ છે વર્તુળ દોરો પહેલું સ્ટેપ એ છે કે 20 mm ત્રિજ્યાનું એક વર્તુળ દોરો પછી એક લીટી PQ દોરો કે જેની લંબાઈ વર્તુળના પરિઘ 2pir બરાબર હોય ધારો કે આ અંતર છે કે જે pi 126 mm બરાબર છે તેના ઉપર જો વર્તુળ ફરતું હોય તો બેઝ બિંદુ તરીકે આ દોરીના અંતિમ બિંદુને લઈને તેનું લોકસ જે રીતે ખસે છે તેને ઇન્વોલ્યુટ બોલાવવામાં આવે છે તો બિંદુ P પાસે એક લીટી 126 mm સાથે દોરો તો ડ્રોઈંગ કાગળ પર નીચેના બિંદુ પાસે આ બિંદુ P છે ચાલો તેને નામ આપીએ 126 mm 126 ને અહીંયા કંઈક સ્થિત કરો તો એક લીટી દોરો હવે આ પૂરી લીટી કે જેને આપણે PQ લીટી બોલાવીએ છીએ તેને 12 સમાન ભાગોમાં વહેંચો તો 12 સમાન ભાગો રચવા માટે આપણે એક ત્રાંસી લીટી દોરવી પડશે આપના કંપાસનો 12 વિભાગો બનાવવા માટે ઉપયોગ કરો કંઈક 1234567891011 અને 12 તો છેલ્લું બિંદુ આપણે માપપટ્ટીને સમાંતર રાખીને જોડીશું આપણે આપણી રોલર માપપટ્ટીનો ઉપયોગ કરીશું સમાંતર લીટીઓ રચીશું કે જે આ બિંદુઓમાંથી પસાર થાય છે આ બિંદુઓને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તરીકે નામ આપીશું તો 123456789101112 સમાન ભાગો આપણી પાસે છે હવે વર્તુળ પણ 12 સમાન ભાગોમાં વહેંચાયેલું હોવું જોઈએ તો આપણે આપણાં કોણમાપક નો ઉપયોગ કરીને 12 સમાન ભાગો બનાવીશું તો 30° ખૂણો લઈને આપણે દરેક 306090120150180 ખૂણાઓ રચવાની સ્થિતિમાં આવીશું ચાલો આપણે આ લીટીઓને જોડીએ અને છેલ્લી લીટી આ રચાય જાય પછી તેને 1234567891011 અને 12 બિંદુઓ તરીકે નામ આપો આ એ બિંદુઓ છે કે જેમાંથી આ દોરડું તેની લંબાઈ વીંટાળશે હવે આ બિંદુઓ પાસે સ્પર્શકો દોરો ઉદાહરણ તરીકે અહીંયા આપણે દરેક બિંદુ પાસે એક સ્પર્શક દોરવો પડશે તો 8 બિંદુઓ 2 માંથી સ્પર્શક દોરો આ લીટીને જોડો તે જ રીતે 8 બિંદુઓ 3 એક સ્પર્શક દોરો કે જે 90° એ છે તે જ રીતે 45 અને 6 પાસે ચાલો આપણે આ સ્પર્શકને લંબાવીએ કે જે બિંદુ 2 માંથી પસાર થાય છે હવે બિંદુ Q કદાચ નળાકાર પર વીંટળાશે PQ લીટીને 12 ભાગોમાં અને વર્તુળને 12 ભાગોમાં વહેંચ્યા બાદ અને તે વર્તુળને 123 બિંદુઓ પાસે આ સ્પર્શકો દોર્યા બાદ આપણે બિંદુઓ P1P2P3P4 અને એવા બધા તે રીતે સ્થિત કરવા પડશે કે જેથી 1 થી P1 અંતર ચાલો આપણે પ્રથમ બિંદુ 1 લઈએ તો 1 થી P1 બરાબર P2 1 થાય તો P બિંદુ એ તે છે અને 1 એ પેલું છે તે જ રીતે આપણે બિંદુ P2 એવી રીતે સ્થિત કરવું પડશે કે જેથી 2 થી P2 અંતર બરાબર હંમેશા P થી 2 અંતર થાય તો P થી 2 અંતર જે પણ કંઇ હોય તેનો ઉપયોગ કંપાસની મદદથી કરો P થી એક સ્પર્શક લીટી છેદવાનો પ્રયત્ન કરો કે જે બિંદુ 2માંથી પસાર થાય છે તો બિંદુ 2 માંથી સ્પર્શક તે દિશામાં જાય છે આ P2 અંતરનો ઉપયોગ કરીને આપણે કેન્દ્ર તરીકે 2 ને લઈને એવી રીતે ચાપ બનાવીશું કે જેથી આપણે બિંદુ P2 મેળવી શકીએ ચાલો આપણે તે કાગળ પર કરીએ આપણે પહેલેથી જ આ બિંદુ P1 ને જાણીએ છીએ તેને કાગળ પર સ્થિત કરો હવે P થી 2 બિંદુના અંતરનો ઉપયોગ કરો અને તે જે કંઇ પણ હોય તેને સ્થિત કરો આ બિંદુ P2 છે તે જ રીતે P થી 3 અંતરનો ઉપયોગ કરીને તેને સ્થિત કરો આ બિંદુ P3 થશે તે જ રીતે અહીંયાથી 4 સુધીનું જે પણ કંઇ અંતર હોય તેનો ઉપયોગ કરીને તે રીતે ચાપ બનાવો કે જેથી આપણી પાસે P4 હોય 4 થી 5 સુધી એક અંતર P5 સ્થિત કરો ત્યથી 6 સુધી P6 અંતર સ્થિત કરો જો આપણે ચાલુ રાખીએ તો તે જાય છે અને અહીંયા કંઇ બિંદુ બનાવે છે તો ચાલો આપણે તેને મુક્ત હાથની આકૃતિ દ્વારા જોડીએ આપણે આ P1 બિંદુથી શરૂ કરવું જોઈએ પરંતુ સરળતા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ ચાલો આપણે તે લીટી ફરીથી દોરીએ જો આપણે સ્પર્શક અને લંબ રચવાની ઇચ્છા ધરાવતા હોઈએ તો કોઈ પણ રીતે આ સ્પર્શક છે કે જે જાય છે તો આ આપણાં માટે લંબ લીટી છે કે જે ત્યાંથી થઈને જાય છે અને સ્પર્શક એ હંમેશા તેને લંબ હશે તે સ્પર્શક હશે આગળના વર્ગમાં આપણે હેલિક્ષ કઈ રીતે રચી શકાય છે તે શીખીશું તમારો ખૂબ આભાર